અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટર મારું નામ રામ સતીશ છે હું આઈઆઈટી રૂરકી આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગનો સહાયક અધ્યાપક છું આજે આપણે ડીઆરઆર ને માર્ગદર્શન આપવા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હોનારત જોખમ ઘટાડો તેથી આજે હું આ વ્યાખ્યાનમાં માર્ગદર્શન પૂરું પાડવા માટે જુદા જુદા પ્રકારની માર્ગદર્શિકાઓનું સંકલન અને પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરીશ તે માર્ગદર્શન માટેનો નિયમ હોય શકે તે શું કરવું શું ના કરવું હોય શકે તમે જે કહો તે પણ એ થોડું માર્ગદર્શન બતાવે છે શાના માટે માર્ગદર્શન કોના માટે માર્ગદર્શન ક્યાં સંદર્ભમાં માર્ગદર્શન તેથી જયારે આપણે કહીયે કોના માટે માર્ગદર્શન આ એવા લોકો માટે હોઈ શકે છે જે આશ્રયસ્થાન પર કામ કરી રહ્યા છે પછી ભલે તે આર્કિટેક્ટ હોય કે પછી ભલે એ સિવિલ એન્જીનીર હોય ગમે તે હોય તેથી મૂળભૂત રીતે ત્યાં બિલ્ટ પર્યાવરણ વ્યવસાયોનું જૂથ છે જે ખાસ કરીને માનવતાવાદી સંદર્ભમાં આશ્રયસ્થાન પર કામ કરી રહ્યા છે અને બીજો પાસું છે તે શું કરવું જોઈએ ને ના કરવું જોઈએ ના અમુક સિદ્ધાંતો વિશે વાત કરી રહ્યું છે તમે જાણો છો કે શું કરવું અને શું ન કરવું જે વધુ સારું છે તે ખૂબ જ સામાન્ય સિદ્ધાંતો બતાવી રહ્યું છે તે કોઈ સ્થળ માટે વિશિષ્ટ નથી પણ તે એવા લોકો ને માર્ગદર્શન પૂરું પડે છે કે જે લોકો કાં તો પર્વતીય વિસ્તારો અથવા પૂરના ક્ષેત્રો અથવા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં કામ કરે છે તેથી તે ઘણી વખત ચોક્કસ આપત્તિ માટે હોય છે તેથી આ વિશેષ માર્ગદર્શિકાઓ અગાઉ કામ કરવા માટે ખૂબ ટેક્નિકલ હતી અને જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ દ્રશ્ય પાસામાં ઘણો સુધારો થયો અને કારણ કે તે સામાન્ય માણસ સુધી પહોંચવાની છે જે લક્ષ્ય જૂથની સૌથી વધુ વસ્તી છે કે જે ઘણીવાર આપત્તિઓથી પ્રભાવિત થઈ હતી તેઓ સંભવત સંવેદનશીલ વિસ્તારોમાંથી દૂરસ્થ ગ્રામીણ વિસ્તારોમાંથી છે જ્યાં તેમને ભાગ્યે જ કોઈ તકનીકી માનવબળ મળે છે તેથી આ પ્રકારનું માર્ગદર્શન કેવી રીતે બતાવી શકાય છે અને આ માર્ગદર્શિકા સામાન્ય માણસને પણ સમજવા માટે કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને કેવી રીતે કરવું તે બતાવી શકે છે હું થોડી માર્ગદર્શિકાઓ બતાવીશ કે જે જુદી જુદી એજન્સીઓ દ્વારા વિકસિત કરવામાં આવી છે અને સેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેઓએ કઈ રીતે નિદર્શન કરવાનો પ્રયાસ કર્યો છે અને તેઓ કઈ માહિતી આપવા માંગે છે અથવા આશ્રયસ્થાન બનાવનારને શું માર્ગદર્શન આપવા માંગે છે હવે ઉદાહરણ તરીકે આ એક પ્રકારની માર્ગદર્શિકાઓ હતી જે ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન અને વિગત માટે વિકસાવવામાં આવી છે અને તે ઇઆરસી દ્વારા વિકસાવવામાં આવી છે જેના પર અર્થક્વેક એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ફોરમેશન ટેક્નોલોજી ગચિંબોલી હૈદરાબાદએ કામ કર્યું છે અને તેઓએ તેના પર કેટલીક લેબ પણ સ્થાપિત કરી છે અને તેઓએ આના સિમ્યુલેશન ભાગ પર કામ કર્યું છે અને છેવટે તેઓએ વિવિધ પુરાવા આધારિત વિશ્લેષણ સાથે તારણ કાઢ્યું છે તેઓ એક નાની માર્ગદર્શિકા વિકસિત કરવાનો પ્રયાસ કરે છે કે જે માર્ગદર્શન માટેના નિયમો આપી શકે તે ઉદાહરણ તરીકે બિલ્ટ એન્વાયર્નમેન્ટ પ્રોફેશનલ્સને કેવી રીતે જાણ કરશે આર્કિટેક્ટ અથવા સિવિલ એન્જિનિયરને કે જે આવાસ બાંધતા હોય છે જ્યારે આપણે ઘરની રચનાઓ ઘરના પ્લાનિંગ અથવા અહીંના નિવાસસ્થાનના ખૂબ મૂળભૂત સ્વરૂપો વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે આર્કિટેક્ચરના કેટલાક ઘટકોનું પાલન કરીએ છીએ અને અમે ચોક્કસ સિદ્ધાંત અનુસરિયે છીએ આપણે સામાન્ય સિદ્ધાંતો લાગુ કરીયે છીએ અને પછી આપણે મૂળભૂત રીતે ગોઠવીયે છીએ આપણે તેને ગોઠવવાનો પ્રયત્ન કરીયે છીએ અને આ રચના પ્રક્રિયામાં ભૂકંપ પ્રકૃતિની દ્રષ્ટિએ શું છે તેથી તેઓ ભલામણ કરી રહ્યા છે કે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં અસમપ્રમાણ રચનાઓ ટાળવાનો પ્રયાસ કરો અને કારણ કે આ અસમપ્રમાણ ઇમારતો ટોર્શનમાંથી પસાર થાય છે અને છેવાડાના ખૂણાઓ ખૂબ મોટા ભૂકંપ દળોને આધિન હોય છે તેથી દેખીતી રીતે જો તમે વિન્ગ વિશે વાત કરી રહ્યા હોય અને ઇમારતમાં ઘણા અધિકારીઓને રાખવા માંગતા હોય તો તમે જાણો છો એમ ભૂતકાળના ભૂકંપમાં નોંધાયેલા મોટાભાગનાં નુકસાનના કારણે આ ખૂણાઓ તૂટી શકે છે તે મોટે ભાગે ખૂણામાં થાય છે તેથી તેઓ સૂચવવાનો પ્રયાસ કરે છે કે અસમપ્રમાણતાવાળી ઇમારતોના સ્વરૂપોને ટાળવાનો પ્રયાસ કરો અન્ય માર્ગદર્શિકાઓમાંની કેટલીક તમે જાણો છો એમ સાઇટ પસંદગી પર વાત કરે છે તેથી જ્યારે તમે ઇમારત માટે કંઈક બાંધકામ કરી રહ્યા હો ત્યારે આકરા ઢોળાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને ઘણા કિસ્સાઓમાં તેઓ શું કરે છે જ્યારે તમે ખાસ કરીને માટીને કાપીને ભરી રહ્યા હોવ ત્યારે ભરેલી માટી આના પાયા બનાવવાનો પ્રયત્ન કરશે નહીં કારણ કે તેનો ગર્ભિત અર્થ એ છે કે તે નીચે આવી શકે છે અને પૂરો ભાર પડી જશે સંભાવના છે કે ભુકંપ સમયે ઇમારત ધરાશાયી થઈ શકે કારણ કે આ ભરાયેલા માટી અને મકાનના આકારને લીધે તે ખૂબ જ સ્થિર થઈ શકતું નથી તેઓ સૂચવે છે કે ખૂબ જ પાતળી ઇમારતને ટાળવી જોઈએ ગુણોત્તર ઉંચાઈ અને પહોળાઈ પણ ચાર કરતા ઓછા હોવા જોઈએ અને ઈન્વર્ટેડ પ્રકારની ઇમારતો અસ્થિર હોય છે તેથી તે હંમેશાં એક પ્રકારનાં પિરામિડલ પ્રકારની હોય છે જેથી ભારનું વિતરણ કરવામાં આવે છે અને અહીં તમે જેટલી ઉંચાઈ પર જઈ રહ્યા છો તે મુશ્કેલ બનતું જાય છે એ વધુ મુશ્કેલ બને છે અને પવનની ગતિ પણ છે ત્યાં બાજુના દળો પણ છે જે ખરેખર આખી રચના પર લાગુ પડે છે અને તે કેવી રીતે પ્રતિકાર કરી શકે છે દાખલા માટે હૈદરાબાદમાં કહેવાય છે જેને આપણે મલકપેટ ભુજ ઉપનામથી ઓળખીયે છીએ તે એક પ્રકારનું ઉંચુ ટાવર છે જે મલકપેટ નામની જગ્યાએ બનાવવામાં આવ્યો છે અને તમે તે જોઈ શકો છો કે ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ લગભગ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ અને ગ્રાઉન્ડ ફ્લોર જી પ્લસ ૯ માળ સાથે ઇમારતની માત્રા જુઓ અને ઇમારતની ઉંચાઈ અને પહોળાઈ જુઓ અને અડીને બાજુઓ પર શું છે તે પણ જુઓ જો હવે થોડું પણ હલનચલન થાય તો તમે જોઈ શકો છો કે હવે પછીની ઇમારત પણ સમાન ઉંચાઈ પર આવી રહી છે જ્યારે ચોક્કસ ટાવર્સ ધ્યાનમાં લેતા નથી અને તેઓ કોઈ આંચકો છોડતા નથી અને તેઓ કોઈ પ્રમાણને છોડતા નથી તમે જાણો છો કે પ્રમાણ કેવી રીતે ઉંચાઈ અને પહોળાઈ સાથે કામ કરે છે અને જ્યાં આપણી પાસે મકાનના નિયમો હોવા છતાં બિલ્ડિંગ માટે ના કાયદા હોવા છતાં પરવાનગી મર્યાદા પણ છે તે મંજૂરીની મર્યાદામાં જાય છે પરંતુ શું તે ખરેખર પૂરતું છે અને શું તે ઘટના સમયે તે ભૂકંપના દળનો પ્રતિકાર કરી શકે છે તેથી ઇમારત કાયદા દ્વારા જે મંજૂરી આપવામાં આવે છે અને ભૂકંપ માર્ગદર્શન શું કહે છે તે બંને વચ્ચે વિસંગતતા છે તો ત્યાં સર્વસંમતિ છે ત્યાં માર્ગદર્શિકા સૂચવે છે કે બંધારણ અને માળખાકીય પગલાં વચ્ચે સર્વસંમતિ હોવી જોઈએ અને તે જ રીતે જ્યારે આપણે બાજુની જડતાના અચાનક પરિવર્તન વિશે કહીયે તો તેને ટાળવી જોઈએ જ્યારે તમે જાણતા હો તેના વિશે જ્યારે તમે ઉંચાઈ સુધારી રહ્યા હો ત્યારે તમારે તે વધારવી ન જોઈએ જેથી બાજુની જડતામાં અચાનક પરિવર્તન ના આવે કારણ કે તેને ટાળવું તેથી હવે ફક્ત બે સ્ટિલ્ટ્સ પર આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ છે તેથી તે ખૂબ જ અસ્થિર છે અને તેથી તમારી પાસે કેટલીક પ્રકારની સપોર્ટ સિસ્ટમ હોવી જરૂરી છે કે જેથી આ પ્રકારની મોટી છત બનાવવા માટે તમે ભાર પાર ભાર આપો છો જેના લીધે તે પડી શકે છે તે શું કહે છે મોટી છત અને પ્રોજેક્ટ્સ ધરતીકંપના મોટા પરિબળોને આકર્ષિત કરે છે એ જ રીતે વિભિન્ન ઇમારતોનું વિભાજન તેથીજ જ્યારે તમે ઓછામાં ઓછા બે અલગ અલગ ઇમારતો વિશે વાત કરો છો ત્યારે તમારે જો તે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે તો તમારી પાસે આશરે ૧૫ મીમી હોવી જોઈએ અને જો તે આરસીસી ફ્રેમ હોય તો તે ૨૦ મીમી હોવી જોઈએ અને જો તે સ્ટીલ ફ્રેમ છે તો તે લગભગ ૩૦ મીમી જેટલી હોવી જોઈએ ઓછામાં ઓછું આ અંતર છોડી દેવું જોઈએ જેથી કરીને વિભિન્ન ઇમારતો વચ્ચેની ટક્કર ટાળી શકાય ઉપરાંત આપણે ટોચ પર ભારે વજનને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે સામાન્ય રીતે અગાઉની ઇમારત સંસ્કૃતિમાં તેઓ ભારે વજન સાથે ઓવરહેડ ટાંકી બનાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પછી હલનચલન દરમિયાન તમે જાણો છો કે જ્યાં ભાર આપો ત્યાં તે ખાસ કારણો પણ હોઈ શકે છે કે જયારે આંદોલન સ્પષ્ટપણે થઈ રહ્યું છે ત્યારે તે આખી રચનામાં અસ્થિરતા લાવી શકે છે તેથી જ સલાહ છે કે તમારી પાસે એક મોટી ટાંકીની જગ્યાએ તમે શું કરી શકો છો તમારી પાસે એક નાની ટાંકી હોઈ શકે છે અને પાણી વિતરણ વ્યવસ્થા જોડાઈ થઈ શકે છે જેથી ઓછામાં ઓછું વજનનું પાસું એમાં ના આવે આ તકનીકી માર્ગદર્શિકાઓ મજબૂતીકરણના પ્રકાર વિશે જે કનેક્શનની વિગતો તમે જાણો છો તે વિશે પણ વાત કરે છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે એક ફુટ બીમ કહીશું અથવા કે જ્યાં મજબૂતીકરણ જરૂર છે મૂળભૂત રીતે કેવી રીતે સ્ટીરરપ્સ પણ સ્પષ્ટ કવર કેવી રીતે કરવું જોઈએ તમે જાણો છો કે સ્ટીરરપ્સ વિગતો પણ માર્ગદર્શન તરીકે આપવામાં આવશે તેમને કેવી રીતે ઘાટ આપવો અને શું કરવું અને શું ન કરવું તેથી તામિલનાડુની સરકારે સુનામી પછી અને મહેસૂલ વહીવટ આપદા વ્યવસ્થાપન અને શમન વિભાગની મદદથી તેઓએ તમિળનાડુમાં સુનામીથી અસરગ્રસ્ત મકાનોના પુનર્નિર્માણની કેટલીક માર્ગદર્શિકા પણ વિકસાવી છે હું તમને માર્ગદર્શિકામાં શું છે તે વિશે સંક્ષિપ્તમાં બતાવીશ અને તેની જેમ હું વિવિધ માર્ગદર્શિકા વિશે ચર્ચા કરતો રહીશ હવે તમે જાણો છો તેમ તેઓ ચક્રવાત ઝોન વિશે વાત કરશે પવન અને ચક્રવાત ઝોન ઉદાહરણ તરીકે આ સૌથી વધુ નુકસાનનું જોખમ ધરાવતું ક્ષેત્ર છે જે ચેન્નાઈ તરફ વધુ છે અને આ મધ્યમ છે અને ચક્રવાતનાં પાસાથી પણ વધારે છે પરંતુ જો તમે તેને ભૂકંપમાં જોશો તો આ ઝોન ભૂકંપના સંવેદનશીલ વિસ્તારોમાં વધુ છે આ ઉપરાંત નીલગિરિના પર્વત વિસ્તારો કન્યાકુમારી અને કેરળનો થોડો ભાગ જ્યાં પશ્ચિમ ઘાટ નાગરકોઇલ અને અન્ય સ્થળોએ પણ મળતા હોય છે તેથી આ વિસ્તાર વિકસિત થયા છે પણ જયારે તમે આ પ્રકાર ના નકશા જોવો ત્યારે કોઈએ પણ તેમને એકલતામાં ના જોવા જોઈએ તમારે વધુ જોખમની સંભાવના ધરાવતા પાસાને પણ ધ્યાનમાં લેવા પડશે તેથી એક જ જિલ્લામાં તે એક ચક્રવાત હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે આ જુઓ તો તે એક ચક્રવાત સંભવિત પણ છે તે ભૂકંપનું સંભવિત વિસ્તાર પણ છે તેથી તે રીતે કોઈએ પણ તે પરિપેક્ષથી જોવું પડશે અને તે જ રીતે તેઓ સીઆરઝેડના નિયમો વિશે પણ વાત કરે છે સીઆરઝેડના સૂચિતાર્થ જે દરિયાકાંઠાના રેગ્યુલેશન ઝોન સૂચિત કરે છે કે તેઓ કિનારાથી ઓછામાં ઓછા ૫૦૦ મીટર અને મુખ્ય સમુદ્ર સપાટીથી ૫ મીટર પર હોવા જોઈએ તેઓ આ વિષે વાત કરે છે કે જો આટલું અંતર નઈ રાખીયે તો અથવા તમે જો બિલ્ડીંગની પ્લીન્થની ઉંચાઈમાં સુધારો નહિ કરો તો અને જો પાણી સુનામી સાથે ત્યાં આવે તો પ્લીન્થ ને ઉંચી કરો જેથી તેને સાંચવી શકાય અને તે જ રીતે ઇચ્છનીય સ્થિતિઓ વિશે વાત કરીયે કે જ્યારે તમે કોઈ ટેકરી નજીક ઇમારત બાંધવાની વાત કરો છો ત્યારે તે પવનના વેગને આકર્ષિત કરે છે પરંતુ ઇમારતો અને ખીણ જોરદાર પવનથી સુરક્ષિત છે મને લાગે છે કે આ કિસ્સામાં હું તેના પ્રતિરૂપ પાસા પણ લાવીશ તે ટેકરી અને લેન્ડસ્કેપનું નિર્માણ કેવી રીતે થાય છે તેના પર પણ નિર્ભર છે કારણ કે કેટલીકવાર કલ્પના કરો કે જો તમારી પાસે કોઈ બીજી ટેકરી છે જે ટનલ અસર બનાવે છે તમે જાણો છો તે રીતે પવન ખૂબ જ તીવ્ર રીતે ચેનલેડ થઈ જશે તેથી જો કોઈ અવરોધ ના હોય તો તમને ભારે પવનથી કોઈ રક્ષણ મળશે નહિ કારણ કે જ્યાં તમારે લેન્ડસ્કેપ વિશે વાત કરવાની જરૂર છે તમે જાણો છો આપણે લેન્ડસ્કેપને કેવી રીતે પ્રોત્સાહન આપી શકીએ છીએ જેથી તે ખરેખર પવનની ગતિને ઘટાડી શકાય અને ત્યાં એક નિયંત્રણ પદ્ધતિ હોઈ શકે અને મેં તમને અગાઉના અહેવાલ તરીકે ચર્ચા કરી તેમ તે કયા પ્રકારનાં પ્લાન ફોર્મની યોજના માટેની આવશ્યકતાઓ છે તેની વાત કરે છે અસમપ્રમાણ યોજનાઓ બનાવશો નહી અને તે પણ તમે જાણો છો કે અહીં ઘણા બધા ઓફસેટ્સ ન હોય આ પણ ઘણા બધા છે તેથી તે સપ્રમાણતાવાળું છે પરંતુ હજી પણ તેમાં ઘણા બધા ઓફસેટ્સ છે પરંતુ પછી નિર્ધારિત આકારનો વધુ પ્રયાસ કરો કારણ કે ત્યાં જ તમે ડાયોગોનલ બ્રાસીન્ગ મેળવી શકો છો તમારી પાસે અમુક પ્રકારની સપોર્ટ સિસ્ટમ હોઈ શકે છે કે જે તમને બંધનકરતા હોય આ યોજના ચોરસ અથવા લંબચોરસ હોવી જોઈએ જો તે લંબચોરસ હોય તો તમારે તેમાં એક પ્રકારની મધ્યવર્તી સપોર્ટ સિસ્ટમ્સ રાખવાની જરૂર છે હવે ખાલી ખોખા જેવી અસમપ્રમાણ ઇમારતો નુકસાન માટે વધુ સંવેદનશીલ છે કારણ કે તે આ ખાલી ખોખાઓને ખાલી છોડતી નથી અમે તેને ભરવાનો પ્રયત્ન કર્યો અને તમે જાણો છો તેમ ત્યાં વધુ સ્થિર છે જયારે આપણે રોહાઉસ આયોજનની વાત કરીયે ત્યારે આ સપ્રમાણ ઇમારતો વધુ સ્થિર છે રોહાઉસની યોજના પણ પવન ટનલની અસરો બનાવે છે કારણ કે જે ક્ષણે તમારું ઘર એક પગથિયાંથી બીજા પગથિયાં સુધી હોય અને કિનારાની બાજુમાં છે ત્યારે તે પવનને ચેનલાઇઝ્ડ કરે છે અને તેનાથી તે દિવાલો અથવા ખૂણાઓની ધારને નુકસાન પહોંચાડી શકે છે તેથી તમે પણ જાણો છો એમ હવે ઝિગઝેગ પ્લાનિંગ પણ પવન ટનલની અસરને બરાબર ટાળે છે તે આ કઈ રીતે કરે છે કેવી રીતે જોઈ શકો છો તમે તેને થોડી વિશાળતા આપી શકો છો અને પછી તેને ઘટાડી શકો છો તેથી ઝિગઝેગ પેટર્ન પર પણ થોડો નિયંત્રણ હોઈ શકે છે તે તેના પર નિર્ભર કરે છે કે તમે ખરેખર તેને કેવી રીતે દિશામાન કરી રહ્યાં છો અને તે જ રીતે મકાનનો લાંબો તબક્કો પવનની દિશાનો સામનો કરી રહ્યો છે હકીકતમાં જો તમે તમિલનાડુના કાંઠાના ગામોમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યારેય મુલાકાત લો છો તો મોટાભાગે તમે જોશો કે ટૂંકા તબ્બકાના મકાનો પવનની દિશાનો સામનો કરે છે અને જ્યારે આડા તબક્કામાં હોય છે કારણ કે આ સ્થળે તેઓની સંખ્યા ઓછી હોય છે અને કાં તો જો તેઓ તે બાજુનો સામનો કરી રહ્યા હોય અને તેમની પાસે ખુલ્લી જગ્યા ઓછી હશે અને અન્યથા જો મોટે ભાગે તેઓ આ રીતે દિશા નિર્દેશ કરે તો આખી ઇમારત પેટર્ન એવી છે કે તમારી પાસે આ સાથે દરિયા કિનારો છે તેથી ઇમારતની ટૂંકી બાજુ દરિયા કિનારાબાજુ આવશે તેથી તે આ રીતે દિશા નિર્દેશિત કરે છે અને અને તે જ રીતે આ ચોક્કસ માર્ગદર્શિકાઓ ગુણવત્તા નિયંત્રણ વિશે પણ વાત કરે છે ગુણવત્તા નિયંત્રણની દ્રષ્ટિએ તે સામગ્રી વિશે પણ વાત કરે છે કયા ગુણોત્તરોમાં સામગ્રી ઉમેરવી તેથી જ્યારે આપણે કહીએ કે સિમેન્ટ અને રેતીનો ઉપયોગ ૧ ૬ કરતા ઓછો ન હોય તો ૧૬ તેથી ૧ સિમેન્ટ સામે ૬ ભાગ જેટલી રેતી તેથી તમારે આ મોર્ટારના સંયોજનનો ઉપયોગ ૧૬ કરતા ઓછો ન કરવો જોઈએ ક્યાં તો ૧ રેતી ૧ સિમેન્ટ અને ૬ રેતી અથવા ૧ ચૂનો ૩ રેતી અથવા ૧ સિમેન્ટ ૩ ચૂનો અને ૯ રેતીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે તેથી આ એક પ્રકારનું મોર્ટાર મિશ્રણ છે જે સામાન્ય રીતે માર્ગદર્શિકા સૂચવે છે અને અંતે આ બધા યોગ્ય આઈએસ કોડથી આવી રહ્યા છે પરંતુ આ ફક્ત માર્ગદર્શક નિયમો છે અને આમાંની ઘણી માર્ગદર્શિકાઓ જ્યારે તે અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બને છે કે કોઈ સ્થાનિક કડિયો તેને કેવી રીતે સમજી શકેતાજેતરમાં કેરળના પૂર સંકટ પછી આર્કિટેક્ટ બેની કુરિઆકોઝ આ માટે પ્રયત્નશીલ છે આ માટે તેમણે કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રીટ્રોફિટિંગ અને પૂરની સ્થિતિસ્થાપક ડિઝાઇન માટે માર્ગદર્શિકા તૈયાર કરી તેનું મલયાલમ સંસ્કરણ પહેલાથી છપાયેલું છે અને તેના અંગ્રેજી સંસ્કરણ પર કામ ચાલુ છે પરંતુ તેમ છતાં હું તમને તેના કામની કેટલીક છબીઓ બતાવી શકું અને તે ખૂબ જ આકૃતિસભર અને ખરેખર ચિત્રાત્મક કાર્ય હતું ઉકેલો આપતા પહેલા તે તપાસ કરે છે તે તમે જે કારણો જાણો છો તેની પરિસ્થિતિ સમજાવે છે કોઈ માર્ગદર્શન વિકસાવવાનું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે તેથી કોઈ પણ વ્યક્તિએ આ આપદાઓથી થતી નુકશાની અને ખાસ કરીને તેના કારણો શું છે અને તેના માટેના મૂળ કારણો શું છે એ સમજવું પડશે પછી ભલે તે ઓરિએન્ટેશનનો પ્રકાર હોય પછી ભલે તે બાંધકામનો પ્રકાર હોય પછી ભલે જે તમે જાણો છો તે ટાંકવામાં આવે તેથી દાખલા તરીકે અહીં તમારી પાસે આ સામાન્ય સુયોજન છે જ્યાં તમારી પાસે નદીનું સ્તર છે અને બધાએ તેના પર બાંધકામ કર્યું છે પર્વતો પર અને પછી સરેરાશ પૂર સ્તરને ધ્યાનમાં લઈએ તો તે કદાચ અહીં પહોંચી શક્યું હોત પરંતુ ડેમ બનાવ્યા પછી લોકોએ નદીના પટની નજીક બાંધકામ શરૂ કર્યું તેના કારણે તેઓ બદલાયા કારણ કે તેઓ જાણે છે કે ખૂબ જ પાણી વારંવાર આવતું નથી આ રીતે તેઓએ નીચે આવવાનું શરૂ કર્યું અને તેઓએ નદીના પટની નજીકમાં મકાનો બનાવવાનું શરૂ કરી દીધું તેથી જ તમે જોઈ શકો છો કે ૨૦૧૮માં કેરળના પૂરમાં લગભગ ૩૪ ઘરો જે ઉંચાઈ પર હતા તે પણ ડૂબી ગયા પણ પૂરની પ્રક્રિયા પછી પણ તમે જોયું કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે જયારે નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી બાકી છે ત્યારે તેના લીધે જ સામાન્ય રીતે રોગચાળો ફેલાય છે અને તે ખૂબ મોટી આપત્તિ છે તેથી તે આટલો સમય લે છે અને ત્યાં પૂર પછી પણ હજી પાણી ભરાયેલું છે કારણ કે પૂર પછી અને બચાવ પ્રક્રિયા પછી પણ કાશ્મીરમાં સમાન પરિસ્થિતિ છે પાણી પાછળ રહી ગયું છે અને મુખ્ય મુદ્દો એ છે કે યોગ્ય ગટર વ્યવસ્થાનો અભાવ છે ચેન્નઈનું પૂર તેમ જ છે કારણ કે જ્યાં આયોજનની પરિસ્થિતિ સેવાકીય સેવાકીય માળખાના ઓરિએન્ટશનને ધ્યાનમાં લેવું પડશે પછી જ્યારે પાણી આ વિસ્તારોમાં આવતા રહે છે ત્યારે એ દેખીતું છે કે દાખલા તરીકે પાણીના સ્તરમાં તફાવત છે તેમાં પ્રવેશતા પાણીની માત્રા અને બહાર પાણીનો જથ્થો જે લગભગ ૮ કાર છે તમે જાણો છો કે આ ૮ કાર જેટલો લોડ આવે છે જે આ દિવાલને દબાણ કરી રહ્યો છે અને તમે જાણો છો એમ જળ સ્તરમાં તફાવત દિવાલ પર દબાણ બનાવે છે આ તફાવત દબાણ બનાવે છે અને આ રીતે ત્યાં એક મોટો અવકાશ છે કે જે આ દિવાલ પાડી શકે છે કારણ કે ત્યાં બે દળો છે એક નાનું બળ છે એક મોટું બળ છે અને તે દબાણ કરી રહ્યું છે જે લગભગ ૮ કાર જેટલું છે અને સ્વાભાવિક રીતે સંતુલન ખૂટે છે અને પાણી પણ તેથી તે ઉપરની માટી લઇ લે છે અને તે જ ક્ષણે ઉપરની માટી બહાર જતી રહે છે કારણ કે આપણે કદાચ ૧૦૦૦ મીમી પાયાની વાત કરીયે છીએ અને દેખીતી રીતે આ ઢીલું થઈ શકે છે અને આ જમીનની સ્થિતિ અને નીચેની હિલચાલને બદલી શકે છે તેથી તે રીતે આ ઘરો પડી શકે તેવી સંભાવના છે જે આપણે વિડિઓઝ માં જોયું છે ઉપરાંત પૂરના પાણીનો વેગ કારણ કે સુનામીની બીજી માર્ગદર્શિકા જે વાત કરી રહી છે તે જ વસ્તુ તમે સામે રાખી રહ્યા છો તે ક્ષણે તમે આ રોહાઉસ આ રીતે બનાવી રહ્યા છો તમે જાણો છો તે ક્યાં દબાણ પેદા કરશે તીવ્ર થશે કારણ કે તે એક પ્રકારની અડચણરૂપ પ્રક્રિયા છે તેથી પાણી અને પછી તે આખી ક્ષતિગ્રસ્ત પ્રક્રિયા બંને દિવાલોને અસર કરે છે અને તે પાયાને અસર કરી શકે છે તેથી આ કારણોની થોડી ઝલક છે પરંતુ બીજી ઘણી એવી બાબતો છે જે તેમણે આ માર્ગદર્શિકામાં સમજાવી છે અને હકીકતમાં આ બાબતોને કેવી રીતે ફરીથી રક્ષિત કરવી કારણ કે તેના થોડા ઉપાયો પણ છે માત્ર આના કારણો જ નહિ પરંતુ તમારે ઉકેલો વિષે પણ વાત કરવી પડશે દાખલા તરીકે જ્યારે આપણે ઉકેલો વિશે કહીએ તેને ફરીથી કેવી રીતે રક્ષિત કરવા અને કઈ તકનીકોનો ઉપયોગ કરી શકાય ઉદાહરણ તરીકે આર્કિટેક્ચરમાં આપણે કિનારાનો અભ્યાસ કર્યો હશે અને તમે રેકિંગ કિનારા વિશે અભ્યાસ કર્યો હોત અને તમે અન્ડરપિનિંગ વિશે અભ્યાસ કર્યો હશે આ વિવિધ તકનીકો છે જે આપણે આપણા આર્કિટેક્ચર ઇમારત બાંધકામ વિષયમાંથી શીખીએ છીએ પણ એને તમે ખરેખર કઈ રીતે લાગુ કરો છો કારણ કે આ દિવાલને સુરક્ષિત રાખવા માટે અને પુનસ્થાપન પ્રક્રિયા દરમિયાન તમારે આ લાગુ કરવાની જરૂર છે તેથી તમારે પુનસ્થાપન થાય ત્યાં સુધી અથવા રીટ્રોફિટિંગ ન થાય ત્યાં સુધી તમારે એક પ્રકારનો અસ્થાયી ટેકો આપવાની જરૂર છે હવે તેના માટેની વિવિધ રીતો છે દાખલા તરીકે તે આ તિરાડોના જુદા જુદા ભીંગડા સમજાવે છે જો તે એક નાની તિરાડ હોય તો શું કરવું જોઈએ અમે વી ગ્રુવ બનાવી રહ્યા છીએ અને કણોને અમે દૂર કરી નાખીએ છીએ પછી પથ્થરની કપચી શામેલ કરીએ છીએ તેથી એ જિલેટીન તકનીક જેવું કામ છે તમે પથ્થરની કપચી રાખો છો અને પછી ચિકન વાયરની જાળીને ઠીક કરો અને પછી મોર્ટાર સાથે ભરો અને બિન સંકોચનીય સિમેન્ટ ગ્રૂટ તેથી આ રીતે તેને ૧૫ દિવસ સુધી ઉપચાર કરવો ઉપચાર એ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જે તમે જાણો છો દરેક આ ઉપચારના ભાગને અવગણે છે તે ફક્ત પ્લાસ્ટર ભાગ જ નથી આ કેટલીક તકનીકોને તમારી સામે લાવે છે કે કેવી રીતે આ વસ્તુઓ રીટ્રોફિટ કરવી અને પછી હમણાં સુધી અમે ખૂબ જ આપત્તિ કેન્દ્રિત માર્ગદર્શિકા આપવા અને માર્ગદર્શન આપવાની ચર્ચા વિષે વિચારણા કરી છે ભલે તે ભૂકંપનું કેન્દ્ર છે સુનામી કેન્દ્રિત છે કે કેમ અને તે પૂર કેન્દ્રિત છે પણ બેની કુરિયાકોઝમાં અમે જોયું છે કે તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરવામાં આવી રહ્યું છે જેને તેના કારણ અને તેની અસર સાથે આકૃતિમય રીતે સમજવામાં આવ્યું છે તેથી ત્યાં એક મુદ્દો છે ત્યાં એક કારણ છે અને તેની અસર છે અને આના પરિણામે સમાધાન તરીકે આપણે તેને કઈ રીતે લય શકીએ તેનો સામનો કરવાની કઈ કઈ વિવિધ રીતો છે તેથી આ રીતે આ માર્ગદર્શિકા ઘડવામાં આવી છે પરંતુ પછી જ્યારે આપણે માર્ગદર્શિકાઓ અથવા માર્ગદર્શન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેના વિસ્તૃત ચિત્રને બતાવીશું પરંતુ તે પછી તે તમિલનાડુની રાજ્ય સરકાર છે કે પછી તે એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ જીએસડી છે એમએ જ્યાં ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન ઓથોરિટી છે કે જેણે મકાનો અથવા પુનર્નિર્માણ માટે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરી છે પરંતુ રાજ્ય આખું રાજ્ય ખૂબ વૈવિધ્યસભર છે તેના પોતાના પ્રદેશો છે તેની પોતાની વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક અને સ્થાનાત્મક સ્થિતિ છે તે એક અનોખો લેન્ડસ્કેપ ધરાવે છે એક ખૂબ જ વૈવિધ્યસભર લેન્ડસ્કેપ છે જો તમે ગુજરાત રાજ્ય લેશો તો તમારી પાસે રણનો ભાગ છે તમારી પાસે બન્ની ઘાસના મેદાનો છે તેવી જ રીતે તમિલનાડુમાં તમારી પાસે દરિયાકાંઠાનો વિસ્તાર છે તમારી પાસે નીલગિરિ છે એક પર્વતીય સ્થળ તરીકે તેથી એક વ્યક્તિએ સમજવું પડશે કે દરેક રાજ્યને વિવિધ સાંસ્કૃતિક ભૂગોળ દ્વારા વર્ગીકૃત કરવામાં આવ્યા છે જે ફક્ત ભૂગોળ જ નથી પરંતુ સંસ્કૃતિઓ સાથે બદલાય છે સંસ્કૃતિ તેમાં આવે તે ક્ષણ તે વાત કરી શકે છે તે ઇમારતમાં પ્રતિબિંબિત થાય છે તે બાંધકામનો પ્રકાર હોય કે પછી ભલે તે ઘરની ગોઠવણી હોય પછી ભલે તે રહેઠાણની ટાઇપોલોજી હોય અને તેમની માન્યતાઓની પ્રણાલીકા હોય તેથી તે જ બાબતમાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને જ્યાં તેઓએ ૧૩ રાજ્યોના ગ્રામીણ આવાસ ટાઇપોલોજિસનું સંમિશ્રણ જારી કર્યું છે જેને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ પ્રકૃતિ હુનર લોકવિદ્યા કહેવામાં આવે છે તેને વિવિધ ગ્રામીણ આવાસ તકનીકોના એક પ્રકારનાં સંયોજન તરીકે સંકલિત કરવામાં આવ્યું છે અને યુએનડીપી અને સીબીઆરઆઈ અને આઈઆઈટી દિલ્હી અને તે બધા તકનીકી સંસ્થાઓના ભાગીદાર છે તેઓ અસમ છત્તીસગઢ હિમાચલ ઝારખંડ મણિપુર ઓરિસ્સા રાજસ્થાન ત્રિપુરા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ને આવરી લે છે તેથી હું તમને માત્ર બતાવીશ હું તમને બધું નહિ બતાવું પણ હું તમને ત્યાં એક રાજ્ય બતાવીશ કે જેઓએ કોઈ ચોક્કસ શૈલીને ધ્યાનમાં લીધી છે સૌ પ્રથમ જ્યારે તમે માર્ગદર્શન વિકસિત કરો છો ત્યારે મેન્યુઅલની રચના પોતે જ મહત્વપૂર્ણ બાબત છે ઉદાહરણ તરીકે આ એક ઝોન એ છે આ રીતે કોડિંગ કામ કરે છે તેને યુપીએ ૦૧ કહે છે યુપી એટલે ઉત્તર પ્રદેશ અહીંયા એ ક્યુ ઝોન છે તે બતાવે છે તમારી પાસે ૨ ૩ ટાઇપોલોજીસ હોઈ શકે છે તેથી તે જ ટાઇપોલોજી નંબર છે તેથી ઉદાહરણ તરીકે જ્યારે તમે કહો ત્યારે રાજ્યનું નામ અને પછી ઝોન ૧ ૨ ૩ ૪ ૫ એ રીતે તેથી આ એબીસીડીઇ ઝોન દ્વારા થઈ શકે છે અને તે પછી ઝોનમાં તમારી પાસે ૧ ૨ ૩ ૪ ટાઇપોલોજી છે આ રીતે તેને ગોઠવવામાં આવ્યા છે અને કોઈ પણ આ દસ્તાવેજ વાંચી શકે છે હું તમને તેનું એક ઉદાહરણ બતાવીશ ઉદાહરણ તરીકે તમે આસામ રાજ્ય લો જ્યાં તમારી પાસે ઝોન એ છે અને ઝોન બી ઠીક છે અને ઝોન સી જે બાંગ્લાદેશ તરફ છે અને તે મણિપુર બાજુ છે અને તમારી પાસે ઝોન ડી અને ઝોન ઇ છે તે બધાને કુદરતી જોખમો ફિઝિયોગ્રાફી અને ઇમારત સામગ્રીની પ્રાપ્યતા અને સાંસ્કૃતિક સુસંગતતા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે તેથી અહીં તેઓએ પણ વર્ણવ્યું છે કે એ ઝોન ખરેખર શું છે અને ખાસ કરીને પૂર સામે એ ખુબ જ નબળો છે અને તેઓ કયા પ્રકારનાં પૂર વિશે વાત કરી રહ્યા છે કયા પ્રકારનાં નદી કાંઠે ધોવાણ તે વિશે વાત કરી રહ્યા છે અને તમે જાણો છો એમ તે વાત કરી રહ્યું છે કયા પ્રકારનાં એલિવેશન અને વનવિશેષ વિશે તેથી આ રીતે દરેક ક્ષેત્રનું વર્ણન આપવામાં આવ્યું છે પછી ઝોન એ માં જ્યાં આપણે વાત કરીએ છીએ અહીં આ એ ઝોન ઉચ્ચ અસ્થિરતા અને મધ્યમ અસ્થિરતા ચક્રવાત તોફાનો પર આધારિત છે અને મોટે ભાગે અસ્થિરતાવાળા નદી કાંઠાના ધોવાણ તેથી અહીં આ એક ખાસ ઘર માટેની ટાઇપોલોજી છે કે જેમાં તેઓ ઈંટ ચણતર ના ઘરો માટે ત્રણ ઇંચ દીવાલો માટે પ્રતિભાવ આપવાનો પ્રયતન કરે છે અને કારણ કે આ એક પ્રયાસ છે કે કોઈ વ્યક્તિ આ ગ્રામીણ આવાસ ટાઇપોલોજીને કેવી રીતે માન્ય કરી શકે કે જે તમે જાણો એમ પહેલેથી સ્થાપિત છે તેથી કેવી રીતે કોઈ માળખાકીય રીતે કેવી રીતે માન્ય કરી શકે છે જેથી તે પહેલેથી ગ્રામીણ તકનીકી જે અસ્તિત્વમાં છે તેઓ તેને અવગણવાનો પ્રયાસ કરે છે અને તેઓ તેમનું પોતાના એકસમાન માનકો દ્વારા ઉકેલ આપવાનો પ્રયાસ કરે છે પરંતુ આ એક પ્રયાસ છે આપણે તે સ્થાનિક પાત્રને હજી કેવી રીતે લાવી શકીએ અને તે તકનીકોને કેવી રીતે માન્ય કરી શકીએ હવે તે પ્લીન્થ વિશે કહે છે તે ઉંચી પિલ્થ ડિઝાઇન અને ઢોળાવવાળી છત તે પાયા અને દિવાલ વિષે પણ વાત કરે છે વૉલફિનિશ સાદિ છતનું માળખું અને તળિયું અને તે બધા ભલામણ કરેલ લાક્ષણિકતાઓ વિશેની વાત કરે છે પછી આ જેવા લાક્ષણિક નિવાસ એકમ શૂન્ય છે આ એક ટાઇપોલોજી છે અને તમે પણ તમારા વિષે વિચારો છો મૂળભૂત પરિમાણો જે પ્રસ્થાપિત છે અને કોઈ ખરેખર ૬ ફૂટ ૩ ઇંચને કેવી રીતે સમજી શકે છે કારણ કે ૬ ફૂટ અને ૩ ઇંચ વચ્ચેનું અંતર અને તે જ રીતે કોઈ માળખા વિશે અહીં વિચારી શકાય તમે જોઈ શકો છો કે સિમેન્ટ મોર્ટારમાં ઇંટની અડધી દિવાલ ૧૪ ના પ્રમાણમાં છે અને જ્યારે જો તે ઇંટનો પિયર છે ૧૦ ઇંચ બાય ૧૦ ઇંચ ઇંટના પિયર અને દરેક માટે આ ૬ ફુટ ૩ ઇંચનો ગાળો છે અને ૩ ઇંચ વ્યાસ વાંસની પોસ્ટ કોંક્રિટ સ્લેબમાં જડિત છે તેથી મૂળભૂત રીતે તમારી પાસે કોંક્રિટ છે અને પછી આ વાંસની પોસ્ટ છે જે તેની સાથે જોડવામાં આવ્યાં છે જે મજબૂતાઈ આપવાનું કામ કરે છે આ તેનાં યોજના સ્વરૂપોની મૂળભૂત સમજ છે અને તે પછી તે ઉંચાઈ પર પાછા જાય છે અને તમે જાણો છો તેમાં રહેલા ઘટકોને તેથી લાકડાના પર્લિન્સ કેવી રીતે કાર્ય કરે છે કોલર બીમ કેવી રીતે કાર્ય કરે છે તે તમે જાણો છો ઈંટના પાયા કેવી રીતે કાર્ય કરે છે તે તમે જાણો છો તેઓ કેવી રીતે છે આ ફોર્મેટમાં કોઈ કેવી રીતે નિર્માણ કરી શકે તેની વધુ તકનીકી વિગતો તે આપે છે પછી ખર્ચનો અંદાજ આવે છે તમે ઝોન એ માટેના ખર્ચનો અંદાજ જાણો છો ડિઝાઇન જ્યારે આપણે ખર્ચ અંદાજ વિશે વાત કરીએ ત્યારે તેમાં ખોદકામ ઇંટની માટી પીસીસી બ્રિકવર્ક ફાઉન્ડેશન પ્લીન્થ વિશેની બ્રિકવર્ક કોંક્રિટ શું ગુણોત્તર હૉવો જોઈએ અમે ૧૧ ૫૩ વિશે હંમેશાં વાત કરી રહ્યા છીએ સ્ટીલ ટ્રસ અને ત્યારબાદ જીસીઆઈ શીટ અને દરવાજા વિંડો સિમેન્ટ અને પ્લાસ્ટરનું બહુવિધ મજબૂતીકરણ છે તેથી તેઓ તમારી સાથે રચાયેલ છે તે જાણો છો કે રૂમ રસોડું વરંડા પર અને કુલ કેટલો ખર્ચ થશે અને તેઓ તેની ગણતરી કેવી રીતે કરે છે જ્યારે તમે આ વિશે વાત કરો છો ત્યારે જથ્થો ભાવો અને વિસ્ત્રુતવર્ણનનું એકીકરણ નજર સામે રાખવું પડશે તે ક્ષેત્રના મજૂર દરોને સમજવા પડશે જો તે દિલ્હી નો વિસ્તાર છે તો તમારે જાણતા દરોની સૂચિનું પૂર્થકરણ વિશેની વાત કરવી પડશે ડીએસઆર અને જો તે સીપીડબ્લ્યુડી એજન્સી છે તો તમારે વિશ્લેષણ કરવું પડશે કે ઓછામાં ઓછું ત્યાં વિવિધ રીતો છે કે કોઈ આ દર કેવી રીતે મેળવી શકે છે પછી ભલે ગમે તે મજૂર દર હોય પછી ભલે તે સામગ્રીનો દર હોય કે પછી સ્ટીલનો દર હોય જો તે એક ટન છે કે તો કેટલું સ્ટીલ કામ કરી રહ્યું છે જો તે બ્રિકવર્ક છે તો કેટલો ખર્ચ આવે છે કેટલી મજૂરી નક્કી કરવામાં આવી છે તેથી આ એક પ્રકારનું ખર્ચનું વિભાજન છે જેથી અંતે તમે ૧ લાખ૬૪૦૦૦ લોકો પાસેથી કોઈ પ્રકારનું માર્ગદર્શન મેળવી શકો છો કે આ પ્રકાર નું ઘર કઈ રીતે બનાવી શકાય તેથી આ રીતે આ તમને શું કરવું અને કેવી રીતે કરવું તેનું વિગતવાર સંસ્કરણ આપે છે અને આપણે આ ગ્રામીણ ટાઇપોલોજિસને મુખ્ય પ્રવાહના વ્યવહારમાં લાવી શકીએ છીએ એ જ રીતે પાકિસ્તાન જેવા દેશોમાં પણ પ્રયાસો થઈ રહ્યા છે ત્યાં ટેકનિશિયન અને આર્ટિસનસ માટે માર્ગદર્શિકા છે તેઓ તેને આર્ટિસનસ કહે છે ભારતની જેમ હિમાચલમાં અને ઉત્તરાખંડમાં પણ આપણી પાસે ધજજી દિવાલ બાંધકામો છે જ્યાં તે એક અને બે માળના ભૂકંપ પ્રતિરોધક ઘરોમાં જઈ શકે છે જ્યાં તમારી પાસે લાકડાની ફ્રેમ્સ છે અને સામેલ કરેલી છે કે તે એક પત્થર જડિત છે ભલે તે ચળકાટ કરે છે તેઓએ આ ધજજી બાંધકામો કરવાની તકનીકી માર્ગદર્શિકાઓ વિકસાવી છે આ ઉપરાંત જો તમે આ ડુંગરાળ વિસ્તારોમાં બાંધકામ કરી રહ્યા હોવ તો જાળવણીની દિવાલો બાંધવામાં કોઈએ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ અને ખાસ કરીને કેવી રીતે આ ધજ્જી દિવાલના બાંધકામોને વિભાજિત કરવામાં આપણે કયા સિદ્ધાંતો લાગુ કરીએ છીએ કારણ કે ત્યાં લાકડાના સ્ટડ્સ છે અને જે સ્ટોન ગેબિઅન્સ પ્રકારની વસ્તુમાં જડિત છે અથવા તે ગારાનું પ્લાસ્ટર પણ હોઈ શકે છે તેથી અહીંયા તેઓ ખીલ્લીના કદ વિશે પણ વાત કરે છે તેઓ તમને જે જગ્યાઓ ખબર હોય તેના અંતર વિશે પણ વાત કરે છે અને હવે અહીં તમે જાણો છો ૧ ઇંચ બાય ૪ ઇંચ ત્યાં પણ સ્ટડ્સની લંબાઈ સ્ટડ્સના પરિમાણો ચોરસનું ક્ષેત્રફળ કેટલીક તકનીકી વિગતો જે આ સ્થાનિક સુથારીઓને અથવા આ ધજ્જી દિવાલ બાંધકામો પર કામ કરવા જઇ રહેલા કારીગરોના માર્ગદર્શન માટે આપવામાં આવી છે તેથી મારો અર્થ એ છે કે આ માર્ગદર્શિકા વિશે આ એક સંક્ષિપ્ત છે અલબત્ત જુદી જુદી ભાષાઓમાં ઘણી બધી માર્ગદર્શિકાઓ છે પરંતુ હું તમને ભારતીય સંદર્ભમાંથી બતાવવાનો પ્રયત્ન કરું છું અને સંભવત પાકિસ્તાનને મેં આવરી લીધું છે આર્કિટેક્ટ્સ માટે ઓછા ખર્ચે આવાસ માટેના કેટલાક પ્રકારનાં સૂચિત નિયમો સમજવા માટે અનુકૂળ છે અને કોઈએ પણ તેને સ્થાનિક ભાષામાં આપવું જોઈએ આ વિશેષ તકનીકી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી શકે અને સામાન્ય માણસ કેવી રીતે સમજી શકે એ આ માર્ગદર્શિકાઓનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે હું આશા રાખું છું કે તમે હવે તમે આ માર્ગદર્શિકાઓ અને માર્ગદર્શનથી પરિચિત થઇ ગયા હશો ખૂબ ખૂબ આભાર